સાર વિ પૂરક સેવાઓ હેલો મારું નામ જયંતા ચેટર્જી છે અને હું IIT કાનપુરથી છુંજ્યારે આપણે સંચાલન સેવા સમકાલીન પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ ગઈકાલે અમે સ્પર્ધાત્મક સેવા વ્યવસાય બનાવવા માટેના વિવિધ ઘટકોની ચર્ચા કરી હતી આજે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે નવી સેવા ડિઝાઈન માટે આર્કિટેક્ચરલ પ્લાન બનાવવા અથવા હાલના સેવા વ્યાપાર માટેના સફળતા મૉડલને સમજવાની રીત માટે આપણે આ વિવિધ તત્વોને કેવી રીતે જોડી શકીએ આજે આપણે જે મહત્વનો ખ્યાલ રજૂ કરીશું તે મુખ્ય સેવા અને પૂરક સેવાઓનો આ ખ્યાલ છે તેથી જો તમે આ ચોક્કસ આકૃતિ જુઓ અને અમે ગઈકાલે લીધેલા ઉદાહરણ અને ગયા અઠવાડિયે પણ લીધેલા ઉદાહરણ પરથી આગળ વધીએ છીએ સારી સર્વોપરી ભોજનાલયની તમારી મુલાકાત અને તમે તમારા પરિવાર અને મિત્રો સાથે આનંદ માણો છો તે સંદર્ભમાં જે પ્રશ્ન આવી શકે છે તે છે પરંતુ આટલા સારા ભોજનાલયનું મૂળ ઉત્પાદન શું છે ખોરાક અને અથવા તે ખોરાક કરતાં વધુ છે અને દેખીતી રીતે જો તમે તેના દ્વારા વિચારશો તો તમે જોશો કે તે ચોક્કસપણે મુખ્ય ખોરાક છે પરંતુ એકંદરે તમારો આનંદ અથવા તમારો સંતોષ અથવા સારા ભોજનાલયની ગુણવત્તા વિશેની તમારી ધારણા એ કુલ અનુભવ છે તેથી જ્યારે આપણે સેવા વિશે વિચારીએ છીએ સેવાના આ પ્રાયોગિક દૃષ્ટાંત અમે સેવાને તત્વોના બે વર્ગોમાં વહેંચીએ છીએ એક કોર છે જે આ વિકલ્પમાં આપણે ખોરાક તરીકે દર્શાવી રહ્યા છીએ અને બીજી વિવિધ પ્રકારની સુવિધા હશે જેને આપણે પૂરક સેવાઓ કહીએ છીએ મેં સેવા માર્કેટિંગ પરના આ પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે તે ક્રિસ્ટોફર લવલોક અને મારા સહ લેખકો જોચેન વિર્ટ્ઝનું પ્રખ્યાત પુસ્તક છે જે પીયર્સન દ્વારા પ્રકાશિત થયું છે આ સ્થાપત્યને સમજવા માટે આ પુસ્તકમાં અમે ફૂલના રૂપકનો ઉપયોગ કર્યો છે ફૂલનો અર્થ એ છે કે તમે જાણો છો કે ત્યાં એક કોર છે અને તેની આસપાસ પાંખડીઓ છે અને બધી પાંખડીઓ સારી રીતે રચાયેલી હોવી જોઈએ અને સેવાની ડિઝાઇન આપણે વિચારી શકીએ છીએ જેમ પ્રકૃતિમાં આપણે જોઈએ છીએ કે કોર અને પાંખડીઓ ઘણી જુદી જુદી રીતે ગોઠવાયેલા છે તે ગુલાબમાં એક રીતે ગોઠવાયેલ છે તે મેરીગોલ્ડના ફૂલમાં બીજી રીતે ગોઠવાયેલ છે અને તેથી અમે આ મુખ્ય ઘટકો અને પૂરક તત્વોનો ઉપયોગ કરીને સેવાઓની રચના કરી શકીએ છીએ અને તે અહીં બતાવવામાં આવ્યું છે તમારી પાસે મુખ્ય ઉત્પાદન ખોરાક છે અને તેની આસપાસ આપણી પાસે ચુકવણી એકત્રીકરણ છે ચાલો હું થોડી વધુ વિગતમાં જઈશ કે આ વિવિધ ઘટકો શું છે અને આ તત્ત્વો તેમાંના કેટલાક એવા તત્વો છે જે સુવિધાજનક છે અને તેમાંથી કેટલાક એવા તત્વો છે જે સેવામાં વધારો કરે છે અથવા સેવામાં વૃધ્ધિ કરે છે તેથી ઉદાહરણ તરીકે કહીએ કે સેવાની સુવિધા આપવી અને સેવાઓને વધારવી જો આપણે બે સ્તંભોમાં વિભાજીત કરીએ તો સુવિધા આપતી સેવા પર આ સેવાઓ છે આ સેવા તત્વો છે જે તમારા ખોરાકના વપરાશ અથવા તમારા પરિવાર સાથેના તમારા આનંદ સાથે ચોક્કસ રીતે જોડાયેલા નથી પરંતુ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી સુવિધા આપતી સેવાઓ જેવી કે માહિતી ઓર્ડર લેવા બિલિંગ ચુકવણી વગેરે છે અને સેવાઓ વધારવી તેનો અર્થ એ છે કે તે સામાન્ય રીતે સેવાની પ્રક્રિયા દરમિયાન થાય છે અથવા જેમ કે અમે ગઈકાલે ચર્ચા કરી હતી તે સેવા વિતરણ પ્રક્રિયા દરમિયાન સ્ટેજ પર થાય છે જ્યાં અમારી પાસે આતિથ્ય અથવા પરામર્શ સલામત રાખવા અપવાદ સંભાળવું વગેરે જેવા આ બધા ઘટકો હોય છે ચાલો આપણે દરેકને લઈએ ઉદાહરણ તરીકે માહિતી માહિતી કદાચ ભોજનાલય માટેના દિશા નિર્દેશો સેવાના કલાકો કિંમતો આ દિવસોમાં ઘણી બધી સેવાઓ છે જે તમારા સ્માર્ટ ફોન પર ઇન્ટરનેટ પર ભોજનાલય અને તેમના મેનુઓ વગેરે માટે આવી સુવિધા પૂરી પાડે છે અને આ માહિતીની ઉપલબ્ધતા એ સ્પર્ધાત્મક સેવા વ્યૂહરચનાના ઘટકો છે જેમ કે આરક્ષણ સુવિધાઓ છે અથવા જો ભોજનલાય માં તમે બુકિંગ કરાવ્યુ છે તો તેઓ તમને યાદ પણ દેવડાવશે જેથી કરીને તેઓ જાણી શકે કે ગ્રાહક ટ્રાફિક જામમાં ફસાયો છે કે કેમ જો આરક્ષણ સિવાયની ક્રિયાપ્રતિક્રિયા હોય તો આ બધી સુવિધાઓ કરી શકાય છે તેથી વાતચીત ચાલુ રહે છે તેથી આરક્ષણ રીમાઇન્ડર ફેરફારોની સૂચના જો આ અણધાર્યા વિલંબ હોય તો આ બધું માહિતી તત્વનો ભાગ છે અને અલબત્ત સેવા પૂરી પાડવામાં આવે તે રસીદો ચુકવણીની રસીદો ટિકિટો ઓર્ડર લેવા વગેરે માહિતી સેવાનો ભાગ છે શું અમે સહાયક સેવાઓને ઓર્ડર નોંધ કહીએ છીએ જે સાઇટ પર કરી શકાય છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે ત્યાં પહોંચો છો અને તમે સ્ટુઅર્ડ સાથે વાત કરો છો અને ઓર્ડર આપો છો અથવા આ દિવસોમાં કેટલીકવાર ભોજનાલય ખરેખર તેમની ડિલિવરી પ્રક્રિયાને વધારે છે તમે જાણો છો જ્યાં તમે ખરેખર વેબ પરના મેનૂમાંથી પસંદ કરી શકો છો અને તમે પ્રી ઓર્ડર કરી શકો છો અને તે રીતે ભોજનાલય સમય બચાવે છે જો તમે ઇચ્છો તો સમય બચાવો પછી અલબત્ત તેથી ટેલિફોન પર ઈમેલ દ્વારા તમારા ઈન્ટરનેટ ધરાવતા ફોન વગેરે પર ઓર્ડર આપવો શક્ય છે કેટલાક ભોજનાલય એક વેબસાઇટ પણ પ્રદાન કરે છે જ્યાં તમે ઓર્ડર આપી શકો છો અગાઉ ભોજનાલય દ્વારા કહેવાતી ડ્રાઈવ થ્રુ ની સુવિધા અપાય છે જ્યાં તમે ગેટ પર આવ્યા અને સાઉન્ડ બોક્સમાં વાત કરી અને તમે તમારો ઓર્ડર આપો અને સમય સુધીમાં તમે કારની કતારને અનુસરીને સર્વર પર પહોંચો તમારો ઓર્ડર તૈયાર હતો અને તે જ પ્રક્રિયા જે હવે ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરીને ઘણી બહેતર બનાવવામાં આવી છે જ્યાં તમે ઘણી જટિલ પસંદગી કરી શકો છો ટેબલની ગોઠવણી જ્યાં તમે બેસીને વિચારો છો જો તમે પાર્ટી ગોઠવી રહ્યા હોવ તો તે ઘણું બધું કરી શકે છે જ્યારે તમે ભોજનાલયમાં આવો તે પહેલાં હવે દુરથી કરી શકો છો રિઝર્વેશન કઈ સીટ કયું ટેબલ તે બધું જ સ્ટુઅર્ડ અથવા સર્વર સાથેની વાતચીત દ્વારા અથવા પધ્ધતિ સાથે ઇન્ટરનેટ પર હોઈ શકે છે આ બધા ઓર્ડરના ભાગો છે કેટલીકવાર પ્રતિબંધિત સુવિધાઓમાં પ્રવેશ શક્ય હોય છે ઉદાહરણ તરીકેજો કોઈ ભોજનલાય માં ડિસ્કો ડાન્સ ફ્લોર છે અને ત્યાં પ્રિ બુકિંગ થતું હોય તો તમે તમારી અનુકૂળતા મુજબ ડિસ્કો માટે તમારો ટાઇમ આતા સ્લોટ બુક કરવી શકો છો ચુકવણી તત્વોજેમકે કાર્ડ ચુકવણી રોકડ ચુકવણી વિકલ્પો બેનું મિશ્રણ અથવા ક્યારેક જ્યારે તમે ઓર્ડર આપતા હોવ ત્યારે અગાઉથી ફક્ત પિકઅપ માટે અને હોમ ડિલિવરી લાવો આવા કિસ્સામાં જ્યારે તમે ઓનલાઇન સેવા વાપરો છો ક્રેડિટ કાર્ડ નંબર નાખો છો ત્યારે રોકડ સાચવવાની સમગ્ર પ્રક્રિયા માં ફેરફાર આવે છે કેટલીકવાર તમે અમુક કૂપનનો ઉપયોગ કરી શકો છો જે તમને તમારા આગલા ભોજનનો ઉપયોગ કરવા માટે ભોજનાલયમાંથી મળેલ છે તેથી આ વખતે તમે અહીં છો અને તમારી પાસે કેટલાક કૂપન્સ એકત્રિત છે અને તમે તેનો ઉપયોગ તમારા વર્તમાન બિલ પર ડિસ્કાઉન્ટ લેવા માંગો છો તે બધા આ સહાયક સેવા ઘટકોનો ભાગ છે પછી આતિથ્યસત્કાર ના ઘણા તત્વો છે જેમકે શુભેચ્છા પાઠવવી સારો ખોરાક ને પીણાં સ્વચ્છ શૌચાલય વિગેરે આના પર ઘણા સંશોધન થયા છે જેમ કે સ્ટાર બક્સ દ્વારા કરવામાં આવેલ કેટલાક ઉત્કૃષ્ટ સંશોધનો અહીં કાફે કોફી ડે દ્વારા કરવામાં આવેલ કેટલાક ઉત્તમ સંશોધનો છે તે દર્શાવે છે કે આમાંના કેટલાક તત્વો જેમ કે તે એક આદરસત્કાર તત્વ છે તે મુખ્ય સારમળ્યો છે જેની તમે ભોજનાલયમાં અપેક્ષા રાખી રહ્યા છો પરંતુ સ્વચ્છ વોશરૂમ ગ્રાહકોનો સંતોષ અથવા વોશરૂમની સામાનની ઉપલબ્ધતા ગ્રાહક પર ઉત્તમ છાપ ઉભી કરવા માટે ખૂબ આગળ વધે છે પછી તમે ત્યાં પહોંચો છો જેવી રાહ જોવાની સુવિધાઓ તમારા બુકિંગના સમય અને ગ્રાહકોના અગાઉના સમૂહ દ્વારા કબજે કરેલા ટેબલ વચ્ચે ચોક્કસ મેળ નથી તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે પરંતુ જ્યારે તમે રાહ જોઈ રહ્યા હોવ ત્યારે વિવિધ પ્રકારની સુવિધાઓ જેવી કે સ્વાગત પીણું વગેરે પૂરી પાડવામાં આવે છે આ તમામ સેવા તત્વનો ભાગ છે તેથી સેવા પરિવહન સુરક્ષાનો શ્રેષ્ઠ સમૂહ બનાવવાનું આયોજન કરી શકાય છે અને આ બધું પણ આમાં જાય છે સલામતી અને સુરક્ષા વિવિધ સ્તરો પર આવી શકે છે જ્યારે તમે ખરેખર કોઈપણ પ્રકારની બાહ્ય ખલેલ અથવા આંતરિક વિક્ષેપથી સેવાનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે સામાન્ય સલામતી અને સુરક્ષા હોઈ શકે છે આ દિવસોમાં તમે જાણો છો તેમ એવી ઘણી ઘટનાઓ છે જે ઓડિટોરિયમની અંદર બની હોય અથવા સભાગૃહની બહાર કોઈ ચોક્કસ પરિસ્થિતિને પ્રભાવિત કરી હોય તેથી તે શાળાની અંદર કૉલેજની અંદર અથવા બહાર થઈ શકે છે આ તમામ સુરક્ષા ચિંતાઓ અને સલામતીની ખાતરીઓ હવે ગ્રાહકોના મનમાં નિશ્ચિતતા અથવા આરામનું સ્તર બનાવીને સ્પર્ધાત્મક સેવા વ્યૂહરચના તૈયાર કરવાનો મહત્વપૂર્ણ ભાગ બની રહી છે આ ઉપરાંત ઘણા ભોજનાલયમાં જ્યારે આપણે જાય છીએ તો આપણે બાળકો જોશું જે અધીરા છે અને તેઓ રમવા માંગે છે તેથી ઘણી કૌટુંબિક ભોજનાલયમાં રમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે અને તે એક ઉદાહરણ છે જેને આપણે સલામતી સુરક્ષા અને સંબંધિત સેવાઓ કહીએ છીએ પછી પાર્કિંગની સુવિધાઓ વેલેટ પાર્કિંગ તમારી પાસે અમુક સામાન અથવા કોઈ વસ્તુ સાથે હોય શકે છે જે તમે ભોજનાલયની અંદર લેવા માંગતા નથી તો ત્યાં એવી સેવા હોય જ્યાં તમે તે સામાન બારે જમા કરવી શકો અને જ્યારે તમે ઘરે જાવ ત્યારે ત્યાં થી લઈ ને જઈ શકો અથવા હોમ ડિલિવરી સેવા પસંદ કરો છો ત્યારે આ બધું ફરીથી સેવા તત્વોના બીજા બ્લોકનો ભાગ છે અને છેલ્લે સેવા પુનઃપ્રાપ્તિના આ સમગ્ર ક્ષેત્ર વિશે ચર્ચા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે શું તેનો અર્થ એ છે કે લોકો દ્વારા આપવામાં આવતી સેવાઓ લોકો માટે અને સેવા અમૂર્ત છે અને સેવા ગતિશીલ છે પરિણામે ભૂમિકા અને સ્ક્રિપ્ટની ઘણી શક્યતાઓ છે ચોક્કસ યોજના કદાચ મૂળ રૂપે કલ્પના કરવામાં આવી નથી અને તેથી તમારી પાસે અપવાદો તેમજ અણધાર્યા સંજોગોને હેન્ડલ કરવા માટે પધ્ધતિ હોવી જોઈએ અપવાદો એ છે કે જ્યારે લોકો પાસે વિવિધ પ્રકારની તબીબી સેવા હોય છે ધારો કે ડાયાબિટીસની વ્યક્તિ કે જે તમારી ટીમનો ભાગ હોય તેને શુગર ફ્રી અથવા અન્ય પ્રકારના ખોરાક તત્વોની જરૂર હોય તો પછી ત્યાં જરૂરિયાતો વિવિધ પ્રકારના શાકાહારી અને માંસાહારી આહાર પર પ્રતિબંધોની જરૂર હોઈ શકે છે તમારા જૂથમાં કોઈ વ્હીલ ચેર પર હોઈ શકે છે તેથી તમારી પાસે એવી સગવડ હોવી જોઈએ જ્યાં વ્હીલ ચેર પર જે વ્યક્તિ હોય તે જૂથના અન્ય સભ્યો સાથે આરામદાયક હોઈ શકે અને ઉપેક્ષા કે અણગમો અનુભવે નહીં પછી તે પ્રદેશોના પ્રતિબંધો છે પ્રાર્થનાના જુદા જુદા સમય છે અથવા તમે ચોક્કસ રંગોની યોજનાઓ જાણો છો ચોક્કસ છબીઓ જે અમુક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અથવા ન પણ હોઈ શકે આ બધાને ધ્યાનમાં લેવા જોઈએ અને આ તે છે જેને આપણે અપવાદો કહીએ છીએ તેથી આપણે જાણીએ છીએ કે તે દરેક વ્યક્તિ સાથે થઈ રહ્યું છે પરંતુ ત્યાં વિશેષ વ્યક્તિઓ હશે અને તેથી સેવા પ્રણાલીએ આ વિશિષ્ટ સંજોગો અથવા વિશેષ લોકોનું સંચાલન કરવામાં સક્ષમ હોવું જોઈએ પછી ઘણી વાર તકરાર હોય શકે છે જેમકે ગ્રાહક સેવકથી ખુશ ન હોઈ શકે સેવક ગ્રાહકના વર્તનથી નારાજ થઈ શકે છે આ બધા કિસ્સાઓમાં આ મુશ્કેલીઓનું નિરાકરણ અથવા અકસ્માત અથવા અણધારી નિષ્ફળતા હોઈ શકે છે તબીબી કટોકટીમાં તમે જાણો છો કે કદાચ કોઈક ચોક્કસપણે બીમાર છે અને આ પ્રકારની અણધારી પરિસ્થિતિઓને સંભાળવા માટે તમારી સેવા ડિઝાઇનમાં ચોક્કસ પધ્ધતિ હોવી જોઈએ અને પછી અલબત્ત તમે જાણો છો જો ત્યાં કોઈ અસંતોષકારક પરિસ્થિતિ હોય અથવા કોઈને કોઈ ચોક્કસ વાનગી પસંદ ન હોય અને કોઈ ચોક્કસ વાનગીમાં કોઈ પ્રકારનું દૂષણ હોય તો પધ્ધતિ તરત જ તે બનાવવા માટે સક્ષમ હોવી જોઈએ કે ગ્રાહક પાસેથી વાનગી માટેનો કોઈપણ ચાર્જ લેવામાં ન આવે અન્યથા રિફંડ આપવામાં આવે છે જો કંઈક ડિલિવરી કરવામાં આવી હોય તો તે સારું ન હતું અને અન્ય પ્રકારનું વળતર પણ ચોક્કસ રીતે ભવિષ્યમાં કૂપનને વળતર કરવા જારી થઈ શકે છે તેથી હવે જો તમે તે જ આકૃતિ જુઓ કે જે મેં શરૂઆતમાં બતાવી હતી તો હવે આ બધા તત્વો એમ્બેડ કરેલા છે અને આ ચોક્કસ આકૃતિનો ઊંડાણમાં અભ્યાસ કરો પછી તમે મુખ્ય રીતે જોશો અમારી પાસે ખોરાક અને પીણા છે જે ભોજનાલયની મુખ્ય ડિલિવરી છે પરંતુ આપણે સમજીએ છીએ કે તે એક સંપૂર્ણ અનુભવ છે અને સમગ્ર અનુભવ બને છે જ્યારે આ બધી વિવિધ પાંખડીઓને મૂળમાં ઉમેરવામાં આવે છે જેને આપણે સેવા ફૂલ કહીએ છીએ અને અહીં મહત્વની બાબત એ છે કે ફ્લાવર મોડલના સંદર્ભમાં સેવાને સમજવા ઉપરાંત અહીં મહત્વની બાબત એ પણ સમજવાની છે કે નવી સેવા બનાવવા માટે આ કોર અને પાંખડી કલ્પનાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકાય છે તેથી સેવા નવીનતા માટે આ એક સારું મોડેલ છે તેથી તમે હાલની સ્પર્ધાત્મક ભોજનાલયને સમજી શકો છો અને તમે એક નવી ભોજનાલય બનાવી રહ્યા છો અને તમે આ પાંખડીઓ પર ધ્યાન આપી શકો છો અને તમે તમારા ભોજનાલયમાં આવા ચોક્કસ વિશિષ્ટ સ્થાનો અને સુવિધાઓ આપી શકો છો તે ઓર્ડરને હેન્ડલ કરવાની રીત હોઈ શકે છે તે મેનૂ આઇટમની રીત હોઈ શકે છે જે ઓર્ડર કરી શકાય છે અથવા ઘણી બધી વિવિધ શક્યતાઓ છે અહીં મહત્વની વાત એ છે કે ખાદ્યપદાર્થો અને પીણા પૂરી પાડવાની મુખ્ય સેવા ઘણા ભોજનાલય દ્વારા ખૂબ જ સારી રીતે આપવામાં આવે છે તેથી આ દિવસોમાં ઘણા વ્યવસાયોમાં મુખ્ય તત્વની દ્રષ્ટિએ સેવાને અલગ પાડવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે જો કે વિશિષ્ટ સેવા બનાવવા માટે આ પૂરક તત્વો ઉન્નતીકરણ તત્વો તેમજ સુવિધાજનક તત્વોનો ઉપયોગ કરવા માટે ઘણી તકો છે તેથી તેથી જ મેં કહ્યું કે આ મોડલ સર્વિસ ઈનોવેશન બનાવવા માટે ખૂબ જ સારું છે અને તેથી જે રીતે આપણે આ ઉન્નતીકરણ અને સુવિધા આપતી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણી જાતને અલગ પાડીએ છીએ જ્યાં અનુભવ તેની બહાર જાય છે તે કોર દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેથી સેવા બ્રાન્ડ બનાવવા માટે આ મોડેલનો ઉપયોગ કરી શકાય છે તેથી સર્વિસિંગ ઇનોવેશન અને સર્વિસ બ્રાન્ડ બનાવવા અને સેવા બ્રાન્ડ પ્રમોશન બંને માટે બ્રાન્ડ ઇક્વિટી બનાવવા માટે આ ફૂલ મોડલ ખૂબ જ ઉપયોગી બની શકે છે અને તેથી હવે પછીના સત્રમાં અમે છેલ્લા 2 વ્યાખ્યાનમાં જે વિવિધ તત્વોની ચર્ચા કરી છે તે ટૂંકમાં લઈશું અમે હવે વિસ્તૃત કરીશું કે અમે આ વ્યક્તિગત ઘટકોને ઉદાહરણો સાથે કેવી રીતે જમાવવા જઈ રહ્યા છીએ તે સમજવા માટે કે તમે તે કેવી રીતે કરી શકો છો તમે તે સેવા ઉદ્યોગસાહસિક તરીકે અથવા નિષ્ણાત સેવા લક્ષી મેનેજર તરીકે વ્યવસાયનો પ્રકાર કરી શકશો